ડાયવર્જન્સ અને સ્ટોક્સના પ્રમેયોના ઉપયોગો પરના દાખલાઓ આપણે ડાયવર્જન પ્રમેય અને સ્ટોક્સ પ્રમેય વિશે શીખ્યા તે સદિશ રાશી ના ડાયવર્જન્સ સાથે સંબંધિત છે અથવા સદિશ રાશિના કદ સંકલન થી સપાટી સંકલન પણ દર્શાવે છે સ્ટોક્સ પ્રમેય એ સદિશ રાશીના કર્લને સંબંધિત છે અથવા તે એક ક્ષેત્રફળમાં સંકલન દર્શાવે છે બંધ વળાંક ઉપર તે રેખા સંકલન છે અને આ બંધ વોલ્યુમ અથવા બંધ સપાટીથી વધુ છે Divergence theorem vdVv ds Stokestheorem v dl આ વ્યાખ્યાનમાં આપણે બે કે ત્રણ ઉદાહરણો શીખીશું છીએ જેથી તમે આ ખ્યાલોથી પરિચિત થાઓ તેથી પહેલા આપણે ડાયવર્જન્સ પ્રમેય લઈએ હું કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સની દ્રષ્ટિએ કામ કરીશ અને પછી તમને અન્ય યામ પધ્ધતિઓ માટે દાખલાઓ કે સમસ્યાઓ આપીશ આપણે સદિશ ક્ષેત્ર aલઈએ જે A x y z તરીકે આપવામાં આવે છે A2xx2yy 3zz આમ તમે જોઈ શકો છો કે કોઈ પણ નિર્દેશન માં x y અને z ના ત્રણેય ઘટકો છે તેથી આપણે અહીં ક્યાંક એક બિંદુ જોઈએ તે x અને y દિશામાં એક ઘટક ધરાવે છે x y દિશા જે સમાન છે અને તે z દિશામાં છે તેનો એક ઘટક છે જે દોઢ ગણો છે અન્ય ત્રણ ઘટકો પણ છે તેથી તમે જોઈ શકો છો કે આ ક્ષેત્ર છે હું આ વેક્ટરને આ જેવું બનાવું છું અને જેમ જેમ તમે આગળ વધશો તેમ તે મોટું અને મોટું થશે અને તમે આને બધા જુદા જુદા બિંદુઓ પર બનાવી શકો છો જો તમે નેગેટીવ બાજુએ છો તો તે નેગેટીવ બનશે z કમ્પોનન્ટ પોઝિટિવ બનશે તેથી તમે જોઈ શકો છો કે આ એક પ્રકારનું ડાયવર્જિંગ કન્વર્ઝિંગ અથવા કંઈપણ છે હવે આ માટે ડાયવર્જન્સ પ્રમેય લાગુ કરીએ તેથી આપણે જે બતાવવા માંગીએ છીએ તે એ છે કે A ds AdV અનુકૂળતા માટે હું એક બોક્સ પસંદ કરીશ જેની સાઇઝ 1 હોય ઉપરાંત તે ઉગમ બિંદુ માં કેન્દ્રિત છે આ એક કેન્દ્ર છે તો આ સાઇઝનો બોક્સ અથવા આપણે L સાઇઝ નો બોક્સ લઈએ તે કંઈ વાંધો નથી કદ L નું સમઘન લો જેથી આગળની સપાટી અહીં આ X દિશામાં છે આ Y દિશા છે આ Z દિશા છે અહીંની આગળની સપાટી ઉગમ બિંદુ થી L2 જેટલા અંતરે છે પાછળની સપાટી પણ L2 પર હશે અહીં Y દિશા પર આગળની સપાટી પણ L2 પર હશે પાછળ ની સપાટી માઈનસ L2 હશે અને એ જ રીતે Z બાજુ નીચી સપાટી નેગેટીવ L 2 ની નીચે અને ઉપરની સપાટી આ પોઝિટિવ L2 છે ચાલો પહેલા ઈન્ટીગ્રલ A ds ની ગણતરી કરીએ હવે જ્યારે આપણે ડાયવર્જન્સ પ્રમેયની ચર્ચા કરીએ છીએ ત્યારે ds ને વોલ્યુમની બહાર તરફ લેવામાં આવે છે તે યાદ રાખો આગળની સપાટી કાળા કલરની બતાવેલ છે ds એ x એકમ વેક્ટરની દિશામાં જશે અથવા પાછળની દિશામાં માઈનસ x હશે અને આપણે પહેલેથી જ જોયું છે કે x દિશામાં ds dydzxછે પાછળની બાજુએ બાદબાકી ચિહ્ન સાથે dydz હશે તેથી ds dydzxછે પાછળની બાજુએ બાદબાકી ચિહ્ન સાથે dsdydz તેથી આ બે સપાટીઓ માટે A ds ની ગણતરી કરીએ A ds2xx2yy 3zzdydzx|front surfacexL22xx2yy 3zzdydz|backsurfacex l2 તેથી જ્યારે તમે કોઈ ડોટ પ્રોડક્ટ લો છો ત્યારે આ શરતો ફાળો આપશે નહીં તેથી હું તેમના વિશે ચિંતા કરતો નથી x એ L 2 છે તેથી તમે જે મેળવવા જશો તે 2 ગણા L2 ગુણ્યા dy dz છે તેથી આગળની સપાટી અને પાછળની સપાટીના ક્ષેત્રફળ તમને 2L3 આપે છે A ds2×L2dydz2 L2 1dydz2L3 હવે Y દિશા તરફ જોઈએ તમારી આગળ અને પાછળની સપાટી માટે સંકલન છે A ds Y દિશા માટે A ds|y direction2ydxdz|yL2 2ydxdz|y L22L3 A ds|z surface 3zdxdy|zL2z z 3zdxdy|z L2z z 3×L2L2×2 3L3 આ ફરીથી 2L3નું યોગદાન આપશે અને તે પછી ફરીથી આ ગણતરી કરતા z દિશાને અનુલક્ષીને નીચે મુજબ જવાબ મળે છે A ds|y direction2ydxdz|yL2 2ydxdz|y L22L3 A ds|z surface 3zdxdy|zL2z z 3zdxdy|z L2z z 3×L2L2×2 3L3 તેથી જો તમે એક સાથે ત્રણેય કિંમતો ઉમેરશો તો તમને A ds2L32L3 3L3L3મળે છે હવે આપણે ડાયવર્જન્સ પ્રમેય લાગુ પાડીએ અને જોઈએ કે તે આ જ જવાબ આપે છે

AdV dV L3 A2xx2yy 3zz ds AdVdVL3 આ અચળાંક છે તેથી હું આ બહાર લઈ શકું છું તે ફક્ત dv હશે જે તે છે જ્યાં dv એ ક્યુબ પરનું વોલ્યુમ ઈન્ટીગ્રલ છે જે L3 છે તે મને તે જ જવાબ આપે છે જે આપણે અગાઉ જોયેલું હતું A2xx2yy 3zz AdVdVL3 અહીં તમે ડાયવર્જન પ્રમેયનો પાવર પણ જોઈ શકો છો dsની ગણતરીમાં મારે છ સપાટી ઉપર સંકલન કરવું પડ્યું અને L3નો જવાબ મળ્યો ડાયવર્જન્સ પ્રમેયમાં મને આ જવાબ બે કે ત્રણ લાઇનમાં મળ્યો તેથી તમે તમારા ફાયદા માટે આનો ઉપયોગ કાર્યક્ષમ રીતે કરી શકો છો ફરીથી હું ડાયવર્જન્સ પ્રમેયના ઉપયોગ અંગેનો દાખલો લઉ જેમાં આપણે A લઇએ Axxy2yxyz A ds જ્યાં L બાજુનું એક ઘન લઇએ તથા તે ઉગમ બિંદુ પર કેન્દ્રિત છે AdV L2L2 L2L2 L2L2 12ydxdydz L3L 2y22| L2L2L30L3 કારણ કે તે X Y છે તે અહીં અસરકારક નથી અને મારી પાસે dxdydz ઇન્ટિગલ છેપ્રથમ ટર્મ એ અચળ છે ઉપરાંત આ ટર્મ સાથે L3 બરાબર છે અને આ ટર્મ 0 થાય છે તેથી આ જવાબ છે Axxy2yxyz A ds

2y22| L2L2L30L3 હવે સપાટી સંકલન A dsની સ્પષ્ટ રીતે ગણતરી કરીએ અને પ્રમેય તપાસીએ યાદ રાખો હવે હું તે સમઘન પર કરી રહ્યો છું જે પાછલા ઉદાહરણની જેમ ઉગમ બિંદુ પર કેન્દ્રિત છે તેથી મારી પાસે xL2 છે અને પાછળની બાજુએ x L2 છે પાછળની બાજુએ એકમ વેક્ટર નેગેટીવ x છે આગળની બાજુએ તે પોઝિટિવ x છે તેવી જ રીતે Y દિશામાં એકમ સદિશ આ છે Y પોઝિટિવ છે અને આ y બરાબર માઈનસ L2 છે અને ટોચની સપાટી પરના Z ની કિંમત L2 છે તળિયાની સપાટી પરના Z ની કિંમત માઈનસ L2 છે તેથી A ds L2dydz L2dydzx xL2L2×2L3 તેને x પાર્ટ કહે છે હવે આપણે Y પાર્ટ વિશે વિચારીએ આપણે તેને બ્લુ રંગથી દર્શાવીએ y ની પાછળની બાજુએ L2 થાય એકમ વેક્ટર નેગેટીવ y દિશામાં છે અને તમે જોઈ શકો છો કે તે મને 0 આપે છે dsAyy2dxdz|yL2 y2dxdz|y L20 ત્રીજી ટર્મ Azdsવિશે નીચે પ્રમાણે લખીએ તમે તરત જ જોઈ શકો છો કે કોઈ ds ખરેખર L3 છે અને તે આ ડાયવર્જન્સ પ્રમેયની પુષ્ટિ કરે છે

dsL3 આગળ હું સ્ટોક્સ પ્રમેયનું એક ઉદાહરણ લઈશ તે ખૂબ જ સરળ ઉદાહરણ છે યાદ કરો કે સ્ટોક્સ પ્રમેય શું જણાવે છે તેમણે જણાવ્યું હતું કે જો ત્યાં કોઈ સદિશ ક્ષેત્ર A હોય તો એક બંધ પાથ ની આજુબાજુ કર્લ A ડોટ ds બનશે આપણે વેક્ટર ક્ષેત્ર Axyz જે ખુબ જ સરળ છે હું આને 2yx તરીકે લઈશ A2yx A dl ds ચાલો આપણે તેને જોઈએ તે કેવું દેખાય છે જો હું ગ્રાફ દોરુ તો દિશા હંમેશા x દિશામાં હોય છે અને કોઈપણ સમયે તે તીવ્રતા y અનુસાર હોય છે અને y વધતા જતા તે વધતો જ રહે છે નેગેટીવ y બાજુ પર તે આના જેવું થઈ રહ્યું છે અને તમે તે જોઈ શકો છો તેથી આ બધા પોઇન્ટ મોટા થવા જઈ રહ્યા છે તે ફક્ત y યામ પર આધારિત છે કર્લની વ્યાખ્યા દ્વારા તમે જોઈ શકો છો કે આ ક્ષેત્ર ફરી રહ્યું છે અથવા મેં કર્લની કસોટી લીધી તેમ કહેવાય જો હું આ ક્ષેત્રમાં એક નાની લાકડી લગાવીશ અને કલ્પના કરીશ કે આ તીર પ્રવાહીના વેગને સૂચવે છે તો તમે જોશો કે આ રીતે ફેરવવા માટેનું વલણ ધરાવે છે તેથી તમે કહી શકો છો કે કર્લ નેગેટીવ Z દિશામાં છે હવે આપણે એકમ વર્તુળ લઈને સ્ટોક્સ પ્રમેય તપાસીએ અને આ એકમ વર્તુળની ઘડિયાળની દિશામાં જવા માટે સંકલનની ગણતરી કરીએ અને જો હું આ એકમ એક વર્તુળમાં સંકલન કરું છું તો A dlXA ds dsdxdyz dl કારણ કે હું ઘડિયાળની દિશામાં મુસાફરી કરવાનો છું કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં ખૂબ જ સરળ રીતે લંબાઈ r બરાબર 1 થાય છે તેથી dϕ દિશામાં બંને એક જ વસ્તુ દર્શાવે છે dldxxdyy dϕ હું આને આ રીતે પણ લખી શકું છું કારણ કે આ એકમ વર્તુળ છે તો ચાલો આપણે A ના curl ની ગણતરી કરીએ A ને 2yx ની કર્લ આપવામાં આવે છે અહીં હું એકમ સદિશ xy અને z પાર્શિઅલ x પાર્શિઅલ y પાર્શિઅલ z x ની દિશા y 0 0 x કોમ્પોનન્ટ ની કિંમત 0 છે તથા A નું curl અચળ છે A2yx Ax y z ∂x ∂y ∂z 2y 0 0 00 2z 2z અથવા x y z A ∂x ∂y ∂z 2y 0 0 00 2z 2z કારણ કે હું ઘડિયાળની દિશામાં dx dyના કાઉન્ટર પર જઈ રહ્યો છું અને આ મને એકમ વર્તુળનું ક્ષેત્રફળ આપે છે

ds 2z zdxdy 2π ચાલો લાઈન ઇન્ટિગ્રલની ગણતરી કરીએ લાઈન ઇન્ટિગ્રલ માટે હું તે એકમ વર્તુળ ઉપર કરી રહ્યો છું A2yx 2sinϕx sxcosϕysinϕ xsinϕycosϕ xscosϕ sinϕ તો આથી હું લખી શકું છું કે A2yx2sinϕx sxcosϕysinϕ xsinϕycosϕ ∴xscosϕ sinϕ A2sinϕcosϕs sinϕ A